નમસ્કાર તેથી આજના સેશન માં આપણે ઇલેક્ટ્રીકલ સિસ્ટમ ના મોડેલિંગ વિશે ચર્ચા કરીશું મૂળભૂત રીતે આ પર્ટિક્યુલર એસ્પેક્ટ્ તમે પહેલાથી સમજી ચૂક્યા છો કારણ કે આપણે આપણા સમગ્ર કોર્સ દરમિયાન ચર્ચા કરી છે તેથી આપણે ફરીથી જોઇશું કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું મોડેલિંગ શું છે અને તે પછી આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ની તુલના મિકેનીકલ સિસ્ટમ સાથે કરીશું અને આપણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમના સંદર્ભમાં મિકેનીકલ સિસ્ટમમાં શું એનાલોજીસ છે તે ઓળખવા નો પ્રયત્ન કરીશું તો ચાલો આજના લેકચર ની ચર્ચા શરૂ કરીએ તેથી આપણે પહેલેથી જ તે પેસીવ ઇલેક્ટ્રીકલ એલીમેન્ટ્સ નું મોડેલિંગ જોયું છે આપણે રેઝિસ્ટર ઇન્ડક્ટર્સ અને કેપેસિટર ની ચર્ચા કરી છે તેથી રેઝિસ્ટર્સ તમે કહી શકો છો કે Rના અક્રોસ મા વોલ્ટેજ ડ્રોપ eRtitR છે એ જ રીતે Lના અક્રોસમા ઇન્ડક્ટર વોલ્ટેજ ડ્રોપ જે eLtLd id t છે અને કેપેસિટર માટે આપણે કરંટ i ને મૂળભૂત રીતે કેપેસિટરના અક્રોસ વોલ્ટેજ ના ટર્મ્સ માં જોયો છે તેથી ectiCdt તેથી આ તે છે જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે હવે ચાલો આપણે ગર્વનીંગ સમીકરણો અને લૉ જેની હમણા સુધી ચર્ચા કરી છે તે જોઈએ તેથી રેઝિસ્ટર્સ માટે આપણે ચર્ચા કરી કે ઓહ્મ્સ લૉ મૂળભૂત રીતે રેઝિસ્ટરની અક્રોસના વોલ્ટેજ ડ્રોપને વ્યાખ્યાયિત કરે છે અને તે કહે છે કે વોલ્ટેજ ડ્રોપ કે જે રેઝિસ્ટરની અક્રોસ eRt થાય છે તે રેઝિસ્ટરમાંથી વહેતા કરંટ i ને પ્રમાણસર છે અને જેમ આપણે ચર્ચા કરી છે કે ડ્રોપ અક્રોસ રેઝિસ્ટંસ એ કરંટ itR દ્વારા આપવામાં આવે છે ઇન્ડક્ટર્સના કેસમાં આપણે હમણાં જ ચર્ચા કરી છે કે ઇન્ડકટર L અક્રોસ વોલ્ટેજ ડ્રોપ જે eLt છે તે ઇન્ડક્ટરમાં વહેતા કરંટના બદલાવના સમય દર ના પ્રમાણસર છે તેથી આપણે કહીએ છીએeLtLdidt કેપેસિટર માટે આપણે કરંટના ટર્મ્સ માં ચર્ચા કરી છે આપણે જોયું છે કે i એ Cd eCd t સિવાય બીજું કંઈ જ નથી તેથી જો તમે વોલ્ટેજ લો જો તમે કરંટ અને કેપેસિટીન્સ ના ટર્મ્સમાં વોલ્ટેજ રજૂ કરવા માંગતા હો તો તમે કેપેસિટર C અક્રોસ વોલ્ટેજ ડ્રોપ જે ect લખી શકો છો તે સમયના સંદર્ભ માં કેપેસિટરમાંથી પસાર થતા કરંટના ઇન્ટિગ્રલ પ્રપોર્શનલ માં છે તેથી આપણે ectiCdt લખીએ હવે ઇલેક્ટ્રિકલ નેટવર્ક ના મોડેલિંગ માટે આપણે ઇલેક્ટ્રીકલ નેટવર્કના સમીકરણ લખવાની કલાસીકલ રીત નો ઉપયોગ કરીએ છીએ અને તે બે પદ્ધતિઓ પર આધારિત હતી એક લૂપ મેથડ હતી અને બીજી નોડલ એપ્રોચ હતી અને આ બંને એપ્રોચ કિર્ચોફના લૉ Kirchhoff's law માંથી ફોર્મ્યુલેટ કરવામાં આવ્યા છે તેથી આપણે શું ચર્ચા કરી આપણે ચર્ચા કરી છે કે નોડલ મેથડ મૂળભૂત રીતે કિર્ચોફના કરંટ લૉ Kirchhoff's current law પર આધારિત છે અને કહે છે કે કોઈ ચોક્કસ નોડ માં પ્રવેશતા તમામ કરંટ નો એલ્જીબ્રીક સરવાળો એ શૂન્ય છે કિર્ચોફના વોલ્ટેજ લૉ Kirchhoff's voltage law માટે આપણે એમ પણ કહીએ છીએ કે તે એક લૂપ મેથડ છે જેમાં સંપૂર્ણ ક્લોઝ લૂપ ની ફરતે તમામ વોલ્ટેજ ડ્રોપ નો એલ્જીબ્રીક સરવાળો શૂન્ય હોય છે તેથી આ તે બે મહત્વના લૉ હતા જેનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રીકલ સર્કિટ્સ માટે ગવર્નીંગ સમીકરણો શોધવા માટે કર્યો હતો હવે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ અને આપણે જોઇશું કે ઇલેક્ટ્રીકલ સર્કિટ સાથે સંબંધિત આપણે જે જ્ઞાન એકત્રિત કર્યું છે તે આપણે તેને ઇલેક્ટ્રીકલ સર્કિટના મોડેલ માં કેવી રીતે ટ્રાંસફોર્મ કરી શકીશું તો ચાલો આપણે RLC સર્કિટને ધ્યાનમાં લઈએ જે આકૃતિ માં આપવામાં આવી છે હવે જ્યારે તમે વોલ્ટેજ લૉ નો ઉપયોગ કરો છો તો et એ લાગુ કરેલ વોલ્ટેજ છે ત્યારે આપણી પાસે ઇન્ડક્ટન્સ L સાથે શ્રેણી માં રેઝિસ્ટન્સ R છે અને કેપેસિટન્સના અક્રોસ વોલ્ટેજ ec છે અને સર્કિટ માંથી વહેતો કરંટ i છે તેથી આપણે લાગુ કરેલ વોલ્ટેજ eteReLec ના બરાબર લખી શકીએ છીએ હવે લાગુ કરેલ વોલ્ટેજ ની વેલ્યુ etectLd itd tRitછે હવે આપણે એ પણ જાણીએ છીએ કે સર્કિટમાંથી જે કરંટ વહે છે તે Cd ecd tit છે તેથી જો આ સમીકરણનું સમયના સંદર્ભમાં ડેરીવેટીવ કરીશું તો આપણે શુ લખી શકીશું આપણેLd 2id t 2Rd id tiCd ed t લખી શકીએ છીએ તેથી આ સમીકરણ જ્યારે તમે બંને સમીકરણોને ભેગા કરો છો ત્યારે તમને મળે છે હવે આપણને આ સમીકરણો જે મુખ્ય સમીકરણો મળ્યાં છે તે આપણને કિર્ચોફના વોલ્ટેજ લૉ માંથી મળ્યાં છે અને તે પછી આ કરંટની વેલ્યુ છે જે કેપેસિટરમાથી વહે છે તેથી આપણે આ બે સમીકરણોનો ઉપયોગ સિગ્નલ ફ્લો ગ્રાફ અને બ્લોક ડાયાગ્રામ ની મદદથી ઇલેક્ટ્રિકલ સર્કિટના મોડેલિંગ માટે કરીશું તેથી ચાલો આપણે જોઈએ કે સિરીઝ RLC સર્કિટ જે આપણે હમણાં જ જોયું છે તેનો સિગ્નલ ફ્લો ગ્રાફ કેવી રીતે દોરીશું તેથી આપણી પાસે બે સમીકરણો છે તેથી પ્રથમ એ etectLd itd tRitછે તો ચાલો આપણે d itd t બહાર લઈએ તેથી આપણે આને ડાબી બાજુએ લઈએ પછી આપણે સમીકરણને ફરીથી ગોઠવીએ તેથી આપણે જે લખી શકીએ તે d id t1Let 1Lec RLi છે જે આપણે લખી શકીએ છીએ તેથી આ પ્રથમ સમીકરણ આપણને મળશે અને બીજું આપણી પાસે પહેલેથી જ છે જે Cd ecd tit છે હવે આપણને આ બે સમીકરણો મળ્યાં છે પહેલા આપણે નોડ્સ દર્શાવવા પડશે તેથી આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે આપણે કેપેસિટર અક્રોસ વોલ્ટેજ અને ઇન્ડક્ટરમાં વહેતો કરંટ જે બે મહત્વપૂર્ણ સ્ટેટ વેરીએબલ અથવા ડીફરંશીયલ સમીકરણો તરીકે ધ્યાનમાં લઇએ છીએ જો તમે લખો તો તમે ec અને i ના ટર્મ્સમાં લખો તેથી આપણે આ બંનેને નોડ તરીકે લઈએ છીએ તેથી સર્કિટ માંથી જે આઉટપુટ જરૂરી છે તે ec છે તેથી ec ને આપણે આઉટપુટ તરીકે પણ માનીએ છીએ અને પછી અન્ય વેરીએબલ જે આપણી પાસે છે તે કરંટ i છે તેથી આપણને આ બે નોડસ મળ્યાં છે પછી ત્રીજુ એ ઇનપુટ છે ઇનપુટ e છે તેથી આપણે નોડ et પર પણ લાગુ કરીએ છીએ હવે આપણને આ વિશેષ સમીકરણ બતાવવા માટે શું જોઈએ છે આપણને d id t જોઇશે તેથી આપણે બીજો નોડ ઉમેરીએ છીએ જે d id t અને d ecd t છે હવે તમને બધા નોડ્સ મળી ગયા છે જે સિગ્નલ ફ્લો ગ્રાફને રજૂ કરવા માટે જરૂરી છે હવે આ સમીકરણમાંથી તમે જોઈ શકો છો કે d id t1Let 1Lec RLi તેથી હવે તમને શું મળ્યું છે તમને આ ચોક્કસ નોડ સાથે જોડાયેલું સમીકરણ મળ્યું છે હવે તમે જાણો છો કે d id t નું ઇન્ટિગ્રલ તમે i મેળવો છો તેથી તમે પ્રવાહને રજૂ કરવા માટે ગેઇન તરીકે 1s ઉમેરો હવે જ્યારે તમારી પાસે i છે ત્યારે તમારે ઇનિશ્યલ કંડીશન પણ નિર્ધારિત કરવાની જરૂર છે કારણ કે તમારી પાસે આ વિશેષ પાસુ છે જ્યારે આપણે સિગ્નલ ફ્લો ગ્રાફ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ઇન્ટિગ્રેટેડ બ્લોક કેવી રીતે ઉમેરવો તે વિશે આપણે ચર્ચા કરી હતી તેથી જ્યારે આપણે d id t ઇન્ટિગ્રેટ કરીએ છીએ ત્યારે આપણે ઇનિશ્યલ કંડીશન સ્પેસીફાય કરીએ છીએ તેથી આપણે ઇનિશ્યલ કંડીશનને is તરીકે માનીએ છીએ તેથી તે પણ આપણે ઉમેરીએ છીએ હવે આગળ i એ કેવી રીતે ec સાથે જોડાયેલ છે જો તમે આ સમીકરણ લો તો i એ ગેઇન ની મદદથી d ecd t સાથે જોડાયેલું છે તેથી જો તમે આને d ecd t1Cit તરીકે લખો તેથી તમે તેને ગેઇન 1C સાથે d ecd t સાથે કનેક્ટ કરો છો તેથી હવે તમે આ જોડેલ છે હવે છેલ્લે તમારે જે કનેક્ટ કરવાનું છે તે ect સાથે d ecd t છે તેથી ફરી આપણે જે d id t અને i ના કેસ માં જોયું તે જ રીતે આપણે અહીં અપ્લાય કરી શકીએ છીએ તેથી આપણે ઇન્ટિગ્રેટર d ecd t નો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે ઇન્ટિગ્રેટર જે 1s છે તેમાંથી પસાર થઈએ ત્યારે આપણને ect ની વેલ્યુ મળે છે અને વત્તા ઇનિશ્યલ કંડીશન જેથી ecs ની વેલ્યુ એ ઇનિશ્યલ કંડીશન હશે જે આપણે ઉમેરીશું તેથી આ બે સમીકરણોની મદદથી આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટ નો સિગ્નલ ફ્લો ગ્રાફ આ રીતે દોરી શકીએ જે આપણે હમણાં જ જોયું છે હવે તે જ સમયે તમે આ સિગ્નલ ફ્લો ગ્રાફને બ્લોક ડાયાગ્રામ માં બદલી શકો છો તેથી જો તમે બ્લોક ડાયાગ્રામ જુઓ તો તમે ઇનપુટના લાપ્લાસ ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરો છો તેથી તમે es મેળવો છો પછી ગેઇન 1L છે આ સમેશન બ્લોક છે તેથી આમાં તમને ec માંથી ગેઇન તરીકે 1L માંથી ઇનપુટ મળે છે તેથી ગેઇન તરીકે 1L બ્લોક હવે આ Ec સાથે જોડાયેલ હશે અને અહીં તમને સમેશન ના ભાગ રૂપે નેગેટીવ મળશે તેથી સરવાળાને બદલે તેની કુલ વેલ્યુ માંથી બાદબાકી કરવામાં આવશે એ જ રીતે કરંટ i ની વેલ્યુ માટે થશે જે કરંટ તમે અહીં મેળવો છો તેથી તમને ગેઇન તરીકે RL મળે છે અને પછી તમે ફરીથી આમાંથી બાદબાકી કરો છો તેથી જ્યારે તમે આ ચોક્કસ સેગમેન્ટ ને જુઓ જેની વેલ્યુ તમને અહીંથી મળે છે તે વેલ્યુ ખરેખરd id t છે તેથી તમે અહીં સરળતાથી sI લખી શકો છો હવે જ્યારે તમે આને બ્લોક તરીકે 1s દ્વારા ટ્રાંસફોર્મ કરો છો ત્યારે તમને અહીં I ની વેલ્યુ મળે છે હવે I અહીં તમે ઇનિશ્યલ કંડીશન ઉમેરી શકો છો જે is છે અને પછી તમે 1Cs થી પાસ કરો તેથી તમને ec ની વેલ્યુ મળશે અને વત્તા તમે ઇનિશ્યલ કંડીશન જે ecs છે તે ઉમેરો જ્યારે તમે બંનેનો સરવાળો કરો ત્યારે તમને Ec ની વેલ્યુ મળશે તેથી આની મદદથી તમે શ્રેણી RLC સર્કિટને ટ્રાંસફોર્મ કરી શકો છો જેની ચર્ચા આપણે સર્કિટ ના મેથેમેટિકલ મોડેલ માં કરી છે તેથી આ બ્લોક ડાયાગ્રામ શ્રેણી RLC સર્કિટને રજૂ કરશે હવે આગળ મૂળભૂત રીતે આપણે ટ્રાંસફર ફંકશન ના રૂપ માં રજૂ કરેલુ છે તેથી વૈકલ્પિક રસ્તો તે હોઈ શકે છે કે આપણે તેને સ્ટેટ વેરીએબલ મેથડ્સ માં રજૂ કરીએ તો ચાલો આપણે સમજીએ કે આપણે તે શ્રેણી RLC સર્કિટને સ્ટેટ વેરીએબલ્સ માં કેવી રીતે રજૂ કરી શકીએ તેથી આપણા માટે વ્યવહારુ અભિગમ એ છે કે ઇન્ડક્ટર માં કરંટ જે i છે અને કેપેસિટર અક્રોસ વોલ્ટેજ જે ec છે તે સ્ટેટ વેરીએબલ્સ તરીકે અસાઇન કરવુ હવે શા માટે આપણે આ પસંદ કર્યા છે કારણ કે સ્ટેટ વેરીએબલ્સ સીધા જ સિસ્ટમના એનર્જી સ્ટોરેજ એલીમેન્ટ થી સંબંધિત છે અને તેમાં L અને C એ એનર્જી સ્ટોરેજ એલીમેન્ટ્સ માનવામાં આવે છે હવે ઇન્ડકટર એ કાઇનેટીક એનર્જી સંગ્રહીત કરે છે અને કેપેસિટર એ પોટેન્શિયલ એનર્જી કે જે ઇલેક્ટ્રીકલ પોટેન્શિયલ એનર્જી છે તે સંગ્રહીત કરે છે તેથી સ્ટેટ વેરીએબલ તરીકે i અને i અને ect ને કોઈ સમય t પર અસાઇન કર્યા છે આપણી પાસે ભૂતકાળ ની હીસ્ટ્રી જે સિસ્ટમના ઇનિશ્યલ સ્ટેટ છે અને RLC નેટવર્કના વર્તમાન અને ભાવિ સ્ટેટ નું સંપૂર્ણ વર્ણન હોઈ શકે છે હવે નેટવર્ક માટેનાં સ્ટેટ સમીકરણો સ્ટેટ વેરીયબલ અને લાગુ કરેલ વોલ્ટેજ ના ટર્મ્સમાં પ્રથમ C માં કરંટ અને L અક્રોસ વોલ્ટેજ ના સમાનરૂપે લખવામાં આવે છે તેથી પહેલાનાં સમીકરણોનો ઉપયોગ કરીને જે આપણે હમણાં જ આ કેસમાં જોયું છે તે આપણે ફરી યાદ કરીએ અને આપણે સ્ટેટ વેરીએબલ્સના ટર્મ્સમાં લખીએ તેથી આપણે તેને d ecd tiC તરીકે લખી શકીએ છીએ તેથી આ તમે સરળતાથી આ સમીકરણમાંથી મેળવી શકો છો અને તે સમીકરણમાં આપણી પાસે કોઈ ફોર્સિંગ ફંકશન નથી તેથી આ કેસમાં A મેટ્રિક્સ ના કોમ્પોનન્ટ્સ 0 અને 1C હશે બીજા સમીકરણ માટે જેની વેલ્યુ d id t1Let 1Lec RLi છે તેથી આપણે તેને કમ્પાઇલ કરી શકીએ છીએ તેથી ect ની વિરુદ્ધ આપણે 1L લખીશું અને i ની વિરુદ્ધ આપણે RL લખીશું તેથી આ રીતે આપણને મેટ્રિક્સ A વત્તા મેટ્રિક્સ B મળે છે જે B માં તમને પ્રથમ એલીમેન્ટ તરીકે 0 મળે છે અને પછી આગળ એક 1L છે કારણ કે બીજા સમીકરણમાં આપણી પાસે ફોર્સિંગ ફંકશન હાજર છે તેથી તે ઇનપુટ છે તેથી B પણ તમને 0 1L તરીકે મળે છે તેથી હવે આ કેસમાં સ્ટેટ વેરીએબલ્સ મૂળભૂત રીતે x1 x2 ec i છે તો પછી તમે આ સમીકરણને આ રીતે સરળ બનાવી શકો છો તેથી આ રીતે તમે જોઈ શકો છો કે કિર્ચોફ વોલ્ટેજ લો નો ઉપયોગ કરીને તમે શ્રેણી RLC સર્કિટ માટે જે સમીકરણો લખો છો તેની મદદથી સ્ટેટ સમીકરણમાં સરળતાથી બદલી શકો છો હવે જ્યારે તમારી પાસે તે બધી માહિતી છે ત્યારે હવે તમે આ સિસ્ટમનું ટ્રાન્સફર ફંક્શન લખી શકો છો હવે અહીં આપણી પાસે 2 વેરીએબલ્સ છે તેથી આપણે ec ના ટર્મ્સ માં ટ્રાન્સફર ફંકશન લખી શકીએ છીએ જે કેપેસિટર અક્રોસનો વોલ્ટેજ છે અને i જે સર્કિટમાંથી વહેતો કરંટ છે તેથી સિગ્નલ ફ્લો ગ્રાફ દ્વારા અને અથવા આપણે હમણાં જોયું તે બ્લોક ડાયાગ્રામની મદદથી આપણે આ માહિતી ને કમ્પાઇલ કરી શકીએ છીએ આપણે ટ્રાન્સફર ફંક્શન લખી શકીએ છીએ જે EcEછે તેથી જ્યારે તમે લખો અને સરળ કરો ત્યારે તમને ટ્રાંસફર ફંકશન નીચે મુજબ મળે છે EcE s 21 RL s 1 1LC s 211 RCs LCs2 IEs 11 RL s 1 1LC s 2Cs1 RCs LCs2 હવે ચાલો આપણે ઝડપથી ઉદાહરણ લઈએ કે જો તમારી પાસે આકૃતિમાં RC સર્કિટ હોય તો આપણે ડિફરન્સલ ઇક્વેશન અને પછી સિસ્ટમનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવાની જરૂર છે તો આપણે શું કરી શકીએ મૂળભૂત રીતે આપણે આખરે સિસ્ટમના ટ્રાંસફર ફંકશનને શોધવાની જરૂર છે તેથી કિર્ચોફ્ના વોલ્ટેજ લો નો ઉપયોગ કરીને તમે ઇનપુટ einteRteC લખી શકો છો તેથી eRIR અને eCt1Cidt અથવા જો તમે આ આકૃતિ જુઓ જેમાં આઉટપુટ e0t1CidteC છે હવે જો તમે ઉપરોક્ત સમીકરણને સમયના સંદર્ભમાં ડીફરંશિએટ કરો તો તમે સરળતાથી iCd e0d tલખી શકો છો અથવા તમે ટૂંકા સ્વરૂપે Ce0i લખી શકો છો તેથી હવે આપણને 1 સમીકરણ મળ્યું છે પછી આપણે તેને કિર્ચોફના વોલ્ટેજ લૉ ના સમીકરણમાં મૂકીએ જે eintRCe0te0 છે તો અહીં તમે લાપ્લાસના ટર્મ્સમાં શું લખી શકો છો તમે લખી શકો છો Ein બરાબર RCsE0 વત્તા E0 તેથી આની મદદથી લાપ્લાસ ડોમેન માં આપણે સરળતાથી ટ્રાન્સફર ફંક્શન મેળવી શકીએ છીએ ટ્રાન્સફર ફંક્શન આ મુજબ છે E0Ein1RCs1 તેથી કિર્ચોફ વોલ્ટેજ લૉ અથવા કિર્ચોફ કરંટ લૉ થી સંબંધિત પરંપરાગત સમીકરણો ની મદદથી તમે તમારી સર્કિટને લાપ્લાસ ડોમેનમાં કન્વર્ટ કરી શકો છો અને પછી સિસ્ટમનું ટ્રાંસફર ફંકશન શોધી શકો છો હવે ચાલો એનાલોજીસ વિશે વાત કરીએ તેથી પ્રથમ આપણે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એનાલોગસ વિશે ચર્ચા કરીશું તેથી મિકેનીકલ સિસ્ટમનો અભ્યાસ તેમની ઇલેક્ટ્રિકલ એનાલોગસ દ્વારા કરી શકાય છે જે અનુરૂપ મિકેનીકલ સિસ્ટમના મોડેલ કરતા વધુ સરળતાથી રચાયેલ હોઈ શકે છે તેથી મૂળભૂત રીતે આપણે મિકેનીકલ સિસ્ટમ્સ માટે 2 ઇલેક્ટ્રીકલ એનાલોગસનો અભ્યાસ કરીશું પ્રથમ એક ફોર્સ વોલ્ટેજ એનાલોજી છે અને બીજું ફોર્સ કરંટ એનાલોજી છે તેથી ચાલો પહેલા ફોર્સ વોલ્ટેજ એનાલોજી ને સમજીએ જો તમે આકૃતિમાં બતાવેલ મિકેનિકલ સિસ્ટમ જોશો તો આપણી પાસે એક ડેશપોટ અને એક સ્પ્રિંગ છે કે જેના પર તમે જોશો કે માસ M જોડેલ છે અને ફોર્સ F લાગુ પડે છે જે ડિસ્પ્લેસમેન્ટ x આપે છે હવે આ મેથેમેટીકલ આ મિકેનીકલ સિસ્ટમ મૂળભૂત રીતે આ ટ્રાંસલેશનલ મિકેનિકલ સિસ્ટમ છે તેથી આપણે પહેલા મેથેમેટીકલ સમીકરણ લખવું જોઈએ તેથી જ્યારે તમે મેથેમેટીકલ સમીકરણ લખો છો ત્યારે તમે આની તુલના ઇલેક્ટ્રિકલ સિસ્ટમના મેશ સમીકરણ સાથે કરો છો અને પછી તમે મિકેનીકલ અને ઇલેક્ટ્રીકલ સિસ્ટમની એનાલોગસ વસ્તુઓ સંતુલીત કરી શકો છો તેથી ચાલો પહેલા આપણે ટ્રાંસલેશનલ મિકેનિકલ સિસ્ટમ માટેના મેથેમેટીકલ સમીકરણને લખીએ જે તમે આકૃતિમાં જોઈ રહ્યા છો તેથી તમે શું લખી શકો છો તેથી તમારી પાસે FFmFbFk છે Fm એ Md 2xd t 2 ની બરાબર છે આ માસ ના કારણે છે પછી વીસ્કોસ ફ્રીકશન ના કારણે Fb એ Bd xd t છે અને પછી સ્પ્રિંગના હોવાના કારણે FkKx છે તેથી તમે ફોર્સ FMd 2xd t 2Bd xd tKx લખી શકો છો હવે આપણે શ્રેણી RLC સર્કિટ ધ્યાનમાં લઈએ જ્યાં તમે વોલ્ટેજ V લાગુ કરો છો અને કરંટ i તરીકે વહે છે તેથી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કે જે તમે જોશો આપણે તેના માટે સમીકરણ લખીશું VRiLd id t1Cidt ચાલો આપણે ઉપરના સમીકરણમાં id qd tમૂકીએ તો હવે તમે શું લખી શકો છો VRd qd tLd 2qd t 2qC તેથી હવે આપણને આ સમીકરણ મળ્યું છે તેથી જો તમે ફરીથી ગોઠવશો તો તમે પહેલા હાયર ઓર્ડર ટર્મ લો જેથી તમે લખી શકો છો VLd 2qd t 2Rd qd tqC તેથી હવે તમારી પાસે ઇલેક્ટ્રીકલ સિસ્ટમથી સંબંધિત મેથેમેટીકલ સમીકરણ અને મિકેનીકલ સિસ્ટમથી સંબંધિત મેથેમેટીકલ સમીકરણ છે હવે આપણે તે બંનેની તુલના કરીએ તેથી જો તમે મિકેનીકલ અને ઇલેક્ટ્રિકલ સર્કિટથી સંબંધિત સમીકરણોની તુલના કરો તો આપણને ટ્રાંસલેશનલ મિકેનીકલ સિસ્ટમ અને ઇલેક્ટ્રીકલ સિસ્ટમની એનાલોગસ બાબતો મળશે તેથી જો તમે બંને સમીકરણોની તુલના કરો તો તમે સરળતાથી તે F જે ટ્રાંસલેશનલ મિકેનિકલ સિસ્ટમના કેસમાં ફોર્સ છે તે શોધી શકો છો જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં વોલ્ટેજ V સાથે એનાલોગસ છે માસ એ ઇન્ડકટંસ સાથે એનાલોગસ છે ફ્રીક્શંલ કોફીસ્યંટ જે B છે તે રેઝિસ્ટન્સ R સાથે એનાલોગસ છે સ્પ્રિંગ કોન્સટન્ટ K એ કેપેસીટંસના રેસીપ્રોકલ જે 1C છે તેની સાથે એનાલોગસ છે ડિસ્પ્લેસમેન્ટ જે x છે તમે જોશો કે તે ચાર્જ q સાથે એનાલોગસ હશે અને પછી જો તમે x ને ડીફરંશીયંટ કરો જે dxdt છે તો તમને વેલોસીટી v મળશે અને જ્યારે તમે q ને ડીફરંશીયંટ કરો જે dqdt છે ત્યારે તમને કરંટ i મળશે તેથી વેલોસીટી v એ કરંટ i માટે એનાલોગસ છે તેથી આ ઉદાહરણ બતાવે છે કે કેવી રીતે મિકેનીકલ સિસ્ટમની વિવિધ બાબતો ઇલેક્ટ્રીકલ સિસ્ટમ માટે એનાલોગસ છે ચાલો રોટેશનલ સિસ્ટમ પણ લઈએ તેથી જ્યાં તમે ફોર્સના બદલે વોલ્ટેજ સાથે ટોર્ક ની તુલના કરો છો તેથી એનાલોજી જે તમે ટોર્ક વોલ્ટેજ ના કેસમાં મેળવો છો તમે પહેલા એક રોટેશનલ સિસ્ટમ ને ધ્યાનમાં લો જ્યાં g એ રોટેટીંગ બોડી ની ઇનર્શીયા છે ટોર્ક T એ લાગુ કરેલ ટોર્ક છે B એ વીસ્કોસ ફ્રીકશન છે અને તે એન્ગલ નું ડિસ્પ્લેસ્મેન્ટ આપે છે હવે તમે ટોર્ક શું લખી શકો છો TTJTBTKJd 2d t 2Bd θd tkθ તેથી હવે તમે રોટેશનલ મેકેનિકલ સિસ્ટમથી સંબંધિત સમીકરણ મેળવશો હવે તમે ફરીથી આની તુલના શ્રેણી RLC સર્કિટ સમીકરણ સાથે કરો તેથી આપણને શ્રેણી RLC સર્કિટમાંથી શું મળશે આપણને મળશે VLd 2qd t 2Rd qd tqC હવે જો તમે તે બંનેની તુલના કરો તો તમે શું કહી શકો છો તે ટોર્ક T એ વોલ્ટેજ V સાથે એનાલોગસ છે મોમેન્ટ ઓફ ઇનર્શીયા જે J છે તે ઇન્ડકટંસ L સાથે એનાલોગસ છે રોટેશંલ ફ્રીક્શન કોફીસ્યંટ જે B છે તે રેઝિસ્ટન્સ R સાથે એનાલોગસ છે ટોર્શનલ સ્પ્રિંગ કોન્સટન્ટ જે K છે તમે કહી શકો છો કે તે કેપેસિટીન્સ C ના રેસીપ્રોકલ સાથે એનાલોગસ છે એન્ગ્યુલર ડીસ્પ્લેસમેન્ટ એ ચાર્જ q સાથે એનાલોગસ છે અને પછી ફરીથી જો તમે નુ ડેરીવેટીવ લેશો તો તમને એન્ગ્યુલર વેલોસીટી મળશે જે dθdt ની બરાબર છે જે dqdt સાથે એનાલોગસ છે જે કરંટ i સિવાય બીજું કંઈ જ નથી તેથી આપણે ટ્રાંસલેશનલ ની સાથે સાથે રોટેશનલ મિકેનિકલ સિસ્ટમ પણ જોઇ અને આપણે આજની ચર્ચામાં ઇલેક્ટ્રીકલ સિસ્ટમને લગતી એનાલોજિઝ સમજાવી છે આપણે આપણી ચર્ચા આવતીકાલે ચાલુ રાખીશું જ્યાં આપણે આગળ મિકેનીકલ સંબંધો વિશે ચર્ચા કરીશું તેથી આમાં આપણે ફોર્સ વોલ્ટેજ એનાલોજી ની ચર્ચા કરી આવતીકાલે આપણે ફોર્સ કરંટ એનાલોજી ની ચર્ચા કરીશું અને પછી આપણે આપણો કોર્સ સમાપ્ત કરીશું